સેલ કલ્ચરની વ્યાખ્યાન શ્રેણીમાં ફરી સ્વાગત છે તેથી છેલ્લા વર્ગમાં આપણે કોષ વિભાજનની 3 તકનીકોનો સારાંશ જોયો છે જ્યાં આપણે ઘનતા ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન વિશે વાત કરી હતી આપણે ઇમ્યુનો પેનિંગ વિશે વાત કરી હતી અને આપણે ફ્લોરોસન્ટ આસિસ્ટેડ સેલ સોર્ટિંગ વિશે વાત કરી હતી હવે એક નાનો ટુકડો પાછો આવશે જે મેં લીધો ન હતો જ્યારે આપણે મોટેન્યુરોન્સના ઇમ્યુનો પેનિંગ વિશે વાત કરી હતી જે હું તમને કહેવા માંગતો હતો આ તકનીકો કેટલી શક્તિશાળી છે જે તમને આ વિવિધ કોષોના મોટાભાગના વિકસિત જીવવિજ્ઞાન ને સમજાવે છે તેથી એમ્બ્રીયોનિક મોટોન્યુરોન્સમાં જે વેન્ટ્રલ હોર્નમાં હાજર છે જો તમને યાદ હોય કે મેં તમને તે આકૃતિ બતાવી હતી હા હું હમણાં જ તેના પર પાછો જઈશ વેન્ટ્રલ હોર્ન મોટોન્યુરોન્સમાં જ્યાં મેં તમને કહ્યું હતું કે તમારી પાસે 2 પ્રકાર છે જેમા કે તમારી પાસે મોટું કદ છે તમારી પાસે નાનું કદ છે પરંતુ અહીં જે મહત્વનું છે તે હું પ્રકાશિત કરવા માંગુ છું તે એ છે કે આ વેન્ટ્રલ હોર્ન મોટ્યુન્યુરોન્સ આ મોટા મોટેન્યુરોન્સ તે અનન્ય બાહ્યકોષીય અથવા અનન્ય એન્ટિબોડી માત્ર અથવા ખાસ કરીને E14 એમ્બ્રીયોનિક દિવસ 14 ની આસપાસ વ્યક્ત કરે છે અને તે પછી અહીંના તમામ કોષો વ્યક્ત કરે છે તે એવું કંઈક છે જે હું તમને બતાવીશ તેથી આપણે સપ્તાહ 7 વ્યાખ્યાન 2 માં છીએ તેથી ઉદાહરણ તરીકે આ કરોડરજ્જુ છે અને આ વેન્ટ્રલ હોર્ન છે શેડેડ પ્રદેશ છે તે વેન્ટ્રલ હોર્ન છે વેન્ટ્રલ હોર્ન અને આ ડોર્સલ હોર્ન ડોર્સલ હોર્ન છે હવે રસપ્રદ વાત એ છે કે એમ્બ્રીયોનિક દિવસ શરૂ થાય છે E0 થી E22 માફ કરશો આ વાસ્તવમાં એમ્બ્રીયો કહેવાતું નથી તેને ભૃણ કહેવાય છે તેથી એમ્બ્રીયોનિક દિવસ હજુ પણ છેલ્લો છે તે અડધે રસ્તે છે તેથી E11 ની આસપાસ આને ગર્ભ પણ કહેવાય છે અને 14 સુધી તેને એમ્બ્રીયોનિક દિવસ 14 કહેવાય છે 15 દિવસ પછી તેને ભૃણ કહેવાય છે તેથી હું E15 ની આજુબાજુ અને પછી F કહીશ F એ જ રીતે F 18 પણ કહીશ કદાચ તમે 18 થી વિચારી શકો તેને ભૃણ કહેવાય છે તે શા માટે ભૃણ કહેવાય છે તે ચોક્કસ સમયે સમગ્ર શરીર રચના સંપૂર્ણ રીતે બહાર આવે છે તે પૂર્વે સમગ્ર શરીરરચના વિકાસ નહતો થયો તમે ખરેખર સંપૂર્ણ રીતે તેને જોઈ શકતા નથી તે ત્યાં છે તમે જાણો છો કે આ એક નાનું બચ્ચું અથવા કંઈક છે પરંતુ સંપૂર્ણ રીતે નથી તેથી જ આ 2 ભેદ છે તેથી પાછા આવીયે જ્યારે આપણે તમારી સાથે એમ્બ્રીયોનિક મોટોન્યુરોન્સને અલગ કરવા વિશે વાત કરીશું તેથી આ તે છે જે આપણે આપણી નવી તકનીકોના પ્રકાશમાં આ સમસ્યાની ફરી મુલાકાત કરીએ છીએ જે આપણે ઇમ્યુનો પેનિંગ ડેન્સિટી ગ્રેડીએન્ટ અને ફ્લોરોસેન્સ એક્ટિવેટેડ નેસ્ટ્ડ સેલ સોર્ટિંગ એમ્બ્રીયોનિક મોટ્યુન્યુરોન્સ આઇસોલેશન દ્વારા કોષ સોર્ટિંગ શીખ્યા છે હવે આ મોટેન્યુરોન્સ અહીં બેઠા છે તો હવે આની અંદર બીજા ઘણા કોષો છે જે ત્યાં બેઠા છે હવે E14 અથવા E મોટે ભાગે E14 પર મોટોન્યુરોન વિશે જે અનન્ય છે તે વિશે તમે વિચારી શકો છો કે તેઓ એક ખૂબ જ અનન્ય માર્કર વ્યક્ત કરે છે જે તેમાંથી કોઈને પણ જોઈ શકાતા નથી તે લીલા માર્કર છે જે હું છું આ એ છે કે E14 વાર્તા E14 માં માત્ર આ કોષો આ માર્કર વ્યક્ત કરી રહ્યા છે પરંતુ જેમ જેમ સમય આગળ વધે છે આપણે F 18 થી આગળ વધીએ છીએ અને તેવી જ રીતે 16 17 પછી આ એન્ટિબોડી અથવા આ માર્કર એન્ટિબોડી નથી આ માર્કર બધે જ વ્યક્ત થાય છે હું આ મુદ્દાને શા માટે પ્રકાશિત કરવા માંગતો હતો આને અલગ રીતે ચિન્હિત કરવા લાયક છે કારણ કે જ્યાં સુધી તમે ચોક્કસ પેશી પ્રકારનાં વિકાસલક્ષી દાખલાને બરાબર જાણતા ન હોવ ત્યાં સુધી મારા શબ્દને ચિહ્નિત કરો કે તમારે સેલ સોર્ટિંગ પર કૂદી ન જવું જોઈએ સૌ પ્રથમ તમે એ સમજવાનો પ્રયત્ન કરો કે તમે શું કરી રહ્યા છો જો ચોક્કસ એન્ટિબોડી ત્યાં છે અને તમારી પાસે એક ચોક્કસ માર્કર છે માફ કરશો તે એન્ટિબોડી નથી ચોક્કસ માર્કર છે કોષની સપાટી પર અને તમારી પાસે તેને જોડવા માટે એક કાઉન્ટર એન્ટિબોડી છે પછી જ તમારે તેના માટે જવું જોઈએ પરંતુ ઉદાહરણ તરીકે જો કોઈ આ દાખલાનો ઉપયોગ કરે છે જે E15 પર અનુસરવામાં આવે છે તો તમે E 18 પર તેનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો તે કામ કરશે નહીં મારો મતલબ છે કે તમે અન્ય કોષના પ્રકારોને દૂષિત કરશો બરાબર છે તેથી આ કેટલાક મુદ્દાઓ છે જે હું ઈચ્છું છું કે તમે લોકો તમારી ઉર્જાનું રોકાણ કરો જ્યારે પણ તમે સેલ સોર્ટિંગ કરી રહ્યા હોવ ત્યારે તમારે સાહિત્યને સારી રીતે વાંચવું જોઈએ જેથી તમે જાણો કે અન્ય લોકોએ શું કર્યું છે અને તે કેવી રીતે વિકસ્યું છે તમે ક્યાં છો અને તમે તેને આગલા સ્તર પર લઈ જવા માંગો છો તે જટિલ પ્રશ્ન શું છે જેને તમે સંબોધવાનો પ્રયાસ કરી રહ્યા છો તેથી તે ખૂબ મહત્વનું છે કે તમે સમજવાની આ આખી રોલર કોસ્ટર સવારીમાંથી પસાર થાવ કે તે શા માટે આટલું નોંધપાત્ર છે કે તમે સમજો છો જેથી તમે આની ફરી મુલાકાત લીધી કે આ ગહન સાધનો ખૂબ ઉપયોગી થઈ શકે છે જો તમે આ સાધનોની શક્તિ જાણતા હોવ તો જો તમે આ સાધનની શક્તિને સમજી શકતા નથી તો તમે એક સાધનનો દુરુપયોગ કરી શકો છો જે ઘણી વખત હું જોઉં છું અને જે મને દુખી કરે છે પરંતુ તે આમ જ થતું હોય છે બરાબર છે તેથી આ કહ્યા પછી હવે હું સેલ સોર્ટિંગ ભાગમાંથી ગિયર્સને બદલી આગલા સ્તર પર જઈશ જ્યારે તમે કલ્ચર ડીશમાં કોષો ઉગાડો છો ત્યારે આપણી અપેક્ષા શું છે અથવા અપેક્ષા એ છે કે તે માત્ર ફેનોટાઇપ છે તેવું નથી કોષોએ માત્ર ફેનોટાઇપ છે તે જાળવવું નથી તેણે તેના કાર્ય ને પણ જાળવી રાખવું જોઈએ જ્યાં સુધી તેના પરવળે ત્યાં સુધી તેથી આ કહીને ઉદાહરણ તરીકે આપણે ઇન્સ્યુલિનને સ્ત્રાવ કરનાર કોષનું કલ્ચર કરવા માગીએ છીએ અને હવે આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે કલ્ચર ડિશમાં તે કોષો ખરેખર ઇન્સ્યુલિન સ્ત્રાવ કરે છે તે શરીરમાં જેટલી તીવ્રતા ધરાવે છે તેટલી નથી હોતી પરંતુ કદાચ તેનાથી પચાસ ટકા અથવા કદાચ તેમાંથી 10 ટકા કદાચ તેમાંથી 5 ટકા પણ તે સ્વીકારીશ અથવા કદાચ 2 ટકા પરંતુ તેણે તેનું કાર્ય ચાલુ રાખવું જોઈએ અથવા ઉદાહરણ તરીકે હું કહું છું કે હું ન્યુરોન્સનું કલ્ચર બનાવવા માંગુ છું બરાબર હવે ચેતાકોષનું કાર્ય શું છે તે ઇલેક્ટ્રિકલી સક્રિય કોષો છે તેથી ઇલેક્ટ્રિકલી સક્રિય કોષોનો અર્થ એ છે કે તે એક્શન પોટેન્શિયલને ફાયર કરે છે હવે જો મારી પાસે ન્યુરોન્સ હોય જે કલ્ચર ડીશમાં એક્શન પોટેન્શિયલને ફાયર કરતા નથી અથવા જો હું દાવો કરું કે તમે જાણો છો કે x y z સ્ટેમ સેલ્સથી મેં કલ્ચરમાં ચેતાકોષો મેળવ્યા છે તમામ સંભવિત રોગપ્રતિકારક માર્કર્સ સાથે હું તેને બતાવું છું મારા માટે તે કોઈ અર્થમાં રહેશે નહીં સિવાય કે તે બતાવવામાં આવ્યું હોય કે ખરેખર તે ચેતાકોષ જે મેં કલ્ચર કર્યું છે તે ઇલેક્ટ્રિકલી સક્રિય છે જો તેઓ નથી તો પછી સમસ્યા કેમ છે અહીં કેટલાક ગંભીર મુદ્દાઓ છે અને તે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને જ્યારે પણ આપણે કોષ કલ્ચરની દુનિયામાં સાહસ કરીએ છીએ ત્યારે વ્યક્તિએ આ મૂળભૂત વિચારોને ધ્યાનમાં રાખવાનું છે કે તમે શું લક્ષ્ય બનાવી રહ્યા છો ધ્યેય શું છે તેથી ઉદાહરણ તરીકે જ્યારે પણ મેં આ વસ્તુ પૂછી છે તેથી નિર્ણાયક પ્રશ્ન ચાલો નિર્ણાયક પ્રશ્નને પ્રથમ લઈએ ઠીક છે તેથી જટિલ પ્રશ્ન એ છે કે તે ફરીથી ઉત્પન્ન થયો છે કારણ કે તમે કલ્ચરમાં કોષોને પુન બનાવી રહ્યા છો જો હું ચેતાકોષોના વિશેષ સંદર્ભ સાથે કહું તો કોષના પ્રકારને પુન બનાવી રહ્યો છું હું ન્યૂરોન્સ માટે ખાસ સંદર્ભ સાથે સ્વતંત્રતા લઉં છું જે મૂળ ફિનોટાઇપ જાળવી રાખે છે અથવા પૂરતા પ્રમાણમાં ફિનોટાઇપ બંધ કરે છે કારણ કે તેમાં કોષ દ્વારા અનુભવાયેલ મૂળ વાતાવરણ છે તેથી જ્યારે આપણે મૂળ વાતાવરણ વિશે વાત કરીએ છીએ તેથી આપણે આના જેવી કંઈક વાત કરી રહ્યા છીએ તેથી ચાલો પુનરાવર્તન કરીએ તેમાં ચોક્કસપણે પુન બનાવેલ કોષનો પ્રકાર છે આપણે આ પરિસ્થિતિમાં નવા ચેતાકોષો વિશે વાત કરી રહ્યા છીએ જે ન્યુરોન્સ અથવા અન્ય કોષોના વિશેષ સંદર્ભ સાથે અન્ય કોઈ પણ કોષ પ્રકાર હોઈ શકે છે જે મૂળ ફિનોટાઇપ જાળવી રાખે છે આ ભાગ એક છે અથવા તેમાં કોષ દ્વારા પૂરતો ફિનોટાઇપ અનુભવ મૂળ વાતાવરણ જેવો છે તેથી આ ફિનોટાઇપનો એક ભાગ છે તેથી આપણે ફિનોટાઇપનો દ્વારા અહીં શું કહીએ છીએ ઉદાહરણ તરીકે હું કહું છું કે આ કોષને ન્યુરોન બનવાનો આ સમય છે તેથી હું અપેક્ષા રાખીશ કે આ કોષમાં એક પ્રક્રિયા હશે જેમાં ચેતાક્ષ ડેંડ્રિટિક વૃક્ષ હશે અને તે ન્યુરોનની જેમ વર્તવા માટે તમામ જરૂરી આયન ચેનલોને વ્યક્ત કરશે તેથી બીજા શબ્દોમાં તે એક્શન પોટેન્શિયલ આપવા માટે સક્ષમ હોવા જોઈએ તેવી જ રીતે જો હું કહું કે આ કોષ એ કોષોનો સમુદાય છે જે હું બનાવું છું તે ઇન્સ્યુલિન સ્ત્રાવ કરે છે તો હું અપેક્ષા રાખું છું કે તેઓ આ પ્રકારનું ક્લસ્ટરિંગ બનાવશે અને તેઓ ઇન્સ્યુલિનને સ્ત્રાવ કરી રહ્યા છે તે જોઈ શકવા જોઈએ અલબત્ત મને જથ્થો માપવા માટે અમુક પ્રકારના ટાઇટ્રેશન આપવા પડશે અથવા કોઈપણ દ્વારા બરાબર છે તેથી અહીં ફિનોટાઇપનો સિવાય હું બીજું પાસું રજૂ કરું છું જેને કાર્યાત્મક કહેવામાં આવે છે તેથી મોર્ફોલોજી વત્તા કાર્ય શું આ 2 પરિમાણો સેલ કલ્ચર ડીશમાં જાળવી શકાય છે જ્યાં સુધી આ જાળવી રાખવામાં ન આવે ત્યાં સુધી એક હેતુ ધરાવતો મોડેલ પ્રાપ્ત થશે નહીં જે પૂરતો નજીક છે તેથી આ કહ્યું અને ફરીથી મેં તમને કહ્યું કે હું મોટે ભાગે અહીં ન્યૂરોન્સનો કેસ લઈશ કારણ કે તે સૌથી પડકારજનક છે તેથી ઉદાહરણ તરીકે ફરીથી જો હું અન્ય ઉત્તેજક કોષ લઈ લઉં તો હું કહું છું કે હું કાર્ડિયોમાયોસાયટ્સને કલ્ચર કરું છું તમે મારો પહેલો સવાલ શું હશે તે જાણો છો શું તે પ્લેટમાં કોષો ધબકે છે શું તે સંકોચાય છે જો ના તો મને શંકા થશે કે શું તમે ખરેખર ફિનોટાઇપનો તેમજ કાર્યક્ષમતાને ફરીથી મેળવી રહ્યા છો જે તેઓ ફિનોટાઇપ્સ જેવા લાગે છે બરાબર પરંતુ પછી તેઓ કાર્યરત રીતે સક્રિય છે જો તે ન હોય તો તેનો અર્થ એ કે આપણે કંઈક કરવું પડશે તેવી જ રીતે જો તમે આપણા સ્નાયુને કલ્ચર કરો તેથી તે હાડપિંજર સ્નાયુ છે મારો પહેલો પ્રશ્ન ફરી ઉત્સુકતા વાળો હશે તેને ઉત્તેજિત કરશે તેથી તે સંકુચિત થાય છે કારણ કે આપણા બધા હાડપિંજરના સ્નાયુ જે આપણી પાસે છે તેમની પાસે વિદ્યુત તેમજ યાંત્રિક કાર્ય બંને છે શું આપણે ત્યાં છીએ અથવા હું એક પ્રશ્ન પૂછીશ કે તમે સ્નાયુ બનાવી રહ્યા છો ઉદાહરણ તરીકે ચાલો સ્નાયુઓનું ઉદાહરણ લઈએ તેથી સામાન્ય રીતે જ્યારે પણ આપણે સ્નાયુ કલ્ચર વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે ત્યાં 2 સંભવિત માર્ગો વિશે વાત કરી હતી અને અહીં આપણે હાડપિંજરના સ્નાયુ વિશે વાત કરીશું ચાલો પહેલા હાડપિંજરના સ્નાયુનું ઉદાહરણ લઈએ તેથી મોટાભાગે હાડપિંજરના સ્નાયુ 2 અલગ અલગ સ્રોતના કલ્ચરમાથી હોઈ શકે છે એક સ્રોત તમારા E 18 માફ કરશો F 18 ઉંદર ભૃણ અથવા માઇસ ભૃણ E 18 તે F 18 હોઈ શકે છે તે F 20 F 20 હોઈ શકે છે અથવા તે નવજાત હોઈ શકે છે જે એક દિવસથી 3 દિવસ છે વધારે ન હોવા જોઈએ કારણ કે તે પેશીઓને અલગ પાડી અને છૂટી કરવી ખરેખર પડકારજનક તમે પુખ્ત પાછળના અંગમાંથી મેળવેલા સેટેલાઇટ કોષોમાંથી તે કરવા માટે ડેટ કરો છો અને પાછળના અંગને અનુસરવાનું કારણ તેથી અહીં પણ આ બધું પાછલા અંગ પાછળના અંગમાંથી છે તેઓ તેને પાછળના અંગથી કરે છે તેનું કારણ એ છે કે તમને પૂરતા પ્રમાણમાં પેશીઓ મળે છે ઉદાહરણ તરીકે એવું છે કે જો તે ઠીક હોય તો તે આના જેવું કંઈક છે તેથી મૂળભૂત રીતે પેશીઓ એકત્રિત કરવામાં આવે છે અને જો તે ભૃણમાં હોય તો તે આના જેવું કંઈક હશે અને જો તે પુખ્ત હોય તો તેથી આ માથું છે તેવી જ રીતે અહીં માથું છે અને અહીં તમારી પાસે પાછળનો અંગ છે તેથી મોટાભાગના પેશીઓ અહીંથી એકત્રિત કરવામાં આવે છે હવે સેટેલાઈટ કોષ જો આપણે પુખ્ત વયે આ વિશે વાત કરીએ તેથી સેટેલાઈટ કોષો આ રીતે બેઠા છે જો આ પેશીઓ છે જે ફક્ત અહીંથી પાછળના ભાગને બનાવે છે અને આ સેટેલાઈટ કોષો એકત્રિત કરવામાં આવે છે તેથી આ સેટેલાઈટ કોષો અનિવાર્યપણે હાડપિંજરના સ્નાયુ બનવા માટે આ વખતે સ્ટેમ સેલ છે અને ધારો કે તમારે આ સેટેલાઈટ કોષોને અહીંથી અલગ કરવા પડશે તો તમારે લાલ સેલ પાચન અથવા એન્ઝાઇમેટિક પાચન એન્ઝાઇમેટિક સ્લેશ યાંત્રિક પાચન જેવી ઘણી તકનીકો કરવાની જરૂર છે બીજું તમારે જે કરવાનું છે તે આ યાંત્રિક અને એન્ઝાઇમેટિક પાચન પછી છે આગળનું પગલું સેલ સોર્ટિંગનું એકવાર તમે આ કોષોને સોર્ટ કરો પછી તમારે આ સેટેલાઈટ કોષોને અલગ કરવા માટે FACS અથવા અન્ય ઘનતા ગ્રેયડીએન્ટ અથવા FACS અથવા અમુક પ્રકારના રોગપ્રતિકારક માર્કરનો ઉપયોગ કરવો પડશે અને પછી તમારે તેમને બનાવા પડશે તેથી આ એક લાંબો માર્ગ છે જ્યાં તમારે પુખ્ત સેટેલાઈટ કોષોમાંથી વધવું પડશે અને ફરીથી જ્યારે તમે તેને પુખ્ત સેટેલાઈટ કોષોમાંથી બનાવો છો ત્યારે તમારો સફળતા દર એટલો સરળ નથી તે પ્રકારનો મુશ્કેલ છે હવે તમે આશ્ચર્ય પામી જશો કે આપણે સેટેલાઈટ કોષોનો ઉપયોગ કરવાની જરૂર કેમ પડી તેના કારણો છે અને તે તે છે જ્યાં હું આવવા જઈ રહ્યો છું કે તમે અન્ય સેલ પ્રકારનો ઉપયોગ કેમ કરી શકતા નથી અને તે ચોક્કસપણે છે જ્યાં આપણે હાડપિંજરના સ્નાયુ વિશે ચર્ચા કરીશું કે તેઓ કેવી રીતે બને છે અને જ્યારે આપણે આ પ્રકારની કલ્ચર કરી રહ્યા છીએ ત્યારે તમારે કેવી રીતે સાવચેત રહેવું જોઈએ તેથી હું અહીં પૂરું કરું છું આગળના વર્ગમાં આપણે તેને અહીંથી અનુસરીશું કે આ કોષોને કેવી રીતે અલગ કરવા અને આપણે જે ફિનોટાઇપ્સ જોઈએ છીએ અને તેના કાર્યાત્મક એનાલોગ શું છે